તેથી આપણે આપણી એફઈએમ ને અનુસરવા જોઈએ બરાબર તેથી હવે તેની સાથે સ્થાપના કરવામાં આવી છે ચાલો આ એફઈએમ માં રૂપાંતર કરે છે તેથી આપણે શું કરશું કે આપણે બે પગલાં લઈશું કે આપણને આ વસ્તુને પરિપૂર્ણ કરવામાં મદદ કરશે બરાબર તેથી ચાલો આપણા સૂત્ર તરફ પાછા જઈએ તેથી જો તમે અહીં આપણા સૂત્ર ની નોંધ લેશો ચાલો અહીં આ પદ તરફ જોઈએ તેથી ત્યાં બે વખત બે વખત ડેરિવેટિવ છે બરાબર તેથી ચાલો પગલું 1 જોઈએ બરાબર મારી પાસે mWmxddxpxddxUxdxWmxpxddxUxendpoints mddxWmxpxddxUxdx ખરેખર બીજું ડેરિવેટિવ સાથે સોદો કરો તેથી તે આ આખી વસ્તુ નું છે તેથી ત્યાં કોઈ યુક્તિ છે જે ભાગોમાં ઇન્ટિગ્રેશન માટે ભાગ પડયા હોય તેવું જણાય છે તેથી આ પદ નું શું થશે તેથી ભાગો દ્વારા ઇન્ટિગ્રેશન એ શું છે કે સરળીકરણ તરીકે શું આપ્યું છે હવે આ 1D માં ખુબજ સરળ લાગે છે માં કરવું તે ખરેખર ખુબજ સરળ છે તે સિવાય ને બદલે ઓપરેટર W માં બદલાવ્યો છે બરાબર આ ડેરિવેટિવ કે જે અહીં px અને Ux ઉપર લાગતો હતો તે હવે W માં બદલાઈ ગયો છે અને તે સારા પ્રકારની સમપ્રમાણતા આપે છે કારણ કે તમે જાણો છો કે આપણે પ્રવેશ કરીએ તે પહેલા એફઈએમ Wm અને Um ની અંદર ત્યાં એકજ પરિવાર માંથી પસંદ કરવામાં આવશે બરાબર તે ગેલેર્કીન સમાન છે તેથી મારે ફક્ત Wm અને તેના ડેરિવેટિવ નું પદ આવશે નહિ કારણ કે ફક્ત dudx નહિ કે d2udx2 બરાબર તેથી આ પ્રથમ પગલું હતું અને બીજું પગલું ખુબજ સરળ છે આ ને મૂળ સૂત્રમાં બદલો આપણે જે કઈ પણ યુક્તિ કરી છે ભાગો દ્વારા ઇન્ટિગ્રેશન Wm દ્વારા વેઈટેડ છે બરાબર તેથી ચાલો તેને લખીએ તેથી mddxWmxpxddxUxWmxqxUx Wmxfxdx બધીજ માઇનસ માં પ્રથમ પદ ભાગ દ્વારા છે તેથી દરેક વ્યક્તિએ આ યુક્તિને અનુસરી છે જે આપણે કરી છે તે ફક્ત ભાગો દ્વારા ઇન્ટિગ્રેશન કહેવાય છે તેના વિશે શું નબળું છે તે કોઈ અનુમાન છે વિદ્યાર્થી a નો ઓર્ડર

ડેરિવેટિવ છે એ પ્રથમ વસ્તુ છે જેનો હું ઉલ્લેખ કરવા માંગતો હતો બીજી એ વસ્તુની નોંધ લેશો કે આ સૂત્ર એ માત્ર ડિફરન્શિયલ પણ છે તે કેવી રીતે છે વિદ્યાર્થી અંતના બિંદુઓ અંતના બિંદુઓ બરાબર તેથી મારી પાસે આ સૂત્રમાં બાઉન્ડ્રી કંડીશન દેખાય છે તે કેવી રીતે દેખાય છે કારણ કે મારે કિંમત બદલવાની છે મારો અર્થ એ છે કે મારે જાણવું જોઈએ કે U અથવા dUdx નું વર્તન અંતના બિંદુઓ પાસે કેવું છે અને અહીં તેના બદલામાં મેળવો તેથી સામાન્ય રીતે આ તે પદ છે જે જાણીતું હોવું જોઈએ 1D ના કિસ્સામાં બાઉન્ડ્રી કંડીશન નો અંતના બિંદુઓ x0 અને xn જે પણ હોય ત્યાં સરળ અર્થ છે બરાબર તેથી આ સમીકરણ વિશે આ એક અલગ પ્રકારનું સરસ પાસું છે કે ડિફરન્શિયલ બંને આ એક અહેવાલ માં દેખાયા છે બરાબર